બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા ઓનલાઇન એનપીટીઇએલ અભ્યાસક્રમોમાં આપનું સ્વાગત છે પહેલાનાં ક્લાસોમાં આપણે મેન્યુઅલ ડ્રોઇંગ વિશે શીખ્યા અને તે પછી આપણે સપાટી મોડેલિંગ રજૂ કર્યું ત્યારબાદ સોલિડવર્ક સોફ્ટવેર વિશે શીખવાની કોશિશ કરવા ગયા સોલિડ વર્ક્સ સોફ્ટવેરમાં છેલ્લા ક્લાસમાં ખાસ કરીને અમે 2 ડી સ્કેચ શીખવા પ્રયાસ કર્યો તેમને કેવી રીતે દોરવા આજના ક્લાસમાં આપણે 2 ડી સ્કેચ વિશે વધુ શીખીશું અને પછી 3 ડી સ્કેચ બનાવવા માટે આગળ વધીશું ત્યારબાદ આપણે સેક્શન કેવી રીતે જોવા તે વિશે શીખીશું ચાલો આપણે આપણા સેશન ની શરૂઆત કરીએ સોલિડવર્ક્સ આઇકોન પર બે વાર ક્લિક કર્યા પછી આપણી પાસે આ પ્રકારની વિન્ડો હશે તો પ્રથમ આપણે જે શીખી રહ્યા છીએ તે નવી ડ્રોઇંગ ખોલવું તેમાં આપણે પાર્ટ વિશે શીખી રહ્યાં છે પછી OK ક્લિક કરો પછી આ પૃષ્ઠ ખુલે છે હવે કોઈપણ સ્કેચ આપણે દોરવા માંગીએ છીએ તે આપણે ફ્રન્ટ પ્લેનથી શરૂ કરીએ છીએ આપણે ફ્રન્ટ પ્લેનનો ઉપયોગ કરવો તે માટે કોઈ ખાસ પસંદગી નથી પરંતુ આ એક રિવાજ છે કે આપણે આજના ક્લાસ માટે અનુસરીએ છીએ હવે આપણે ચાપ અને અન્ય વસ્તુઓ વિશે શીખ્યા હવે જો હું પોલિગન નું નિર્માણ કરવા માંગુ છું તો ત્યાં પોલિગન છે જેમાં 1 2 3 4 5 6 બાજુઓ છે હવે 6 ને બદલે જો હું 4 રાખવા માંગું છું તો તે 4 બાજુઓનો પોલિગન બનાવે છે અહીં ચોરસ તેથી તે વર્તુળ બનાવવાનો સમય છે જેની આસપાસ પરિઘ પર પોલિગન બાંધવામાં આવશે ઉદાહરણ તરીકે જો હું ત્યાં 8 નંબરો રાખીને અષ્ટકોણ બાંધવા જઈ રહ્યો છું તો આપણે તે કદનો અષ્ટકોણ બનાવીશું હવે અહીં આપણી પાસે ચોક્કસ ખૂણા છે હું હંમેશાં 90 ડિગ્રી બનાવી શકું છું અને આ પણ 90 ડિગ્રી તેથી તે એવી રીતે ફેરવવામાં આવશે કે બધું ગોઠવાય આ રીતે આપણે કોઈ પોલિગન બનાવીએ છીએ હવે જો હું એક કરતાં વધારે પોલિગનનું નિર્માણ કરવા માંગું છું તો મારે શું કરવું પડશે કે એક પોઈન્ટ પસંદ કરવાનું છે માઉસને બીજા કોઈ સ્થાને ખસેડો એસ્કેપ બટન દબાવો પછી આપણે તે અન્ય પોલિગન પૂર્ણ કર્યું ચાલો હવે આપણે એક સ્પલાઇન બનાવવા માટે આગળ વધીએ તેથી સ્પલાઇન માટે તમે તે બટન પસંદ કરો આગલા બિંદુથી આગળના બિંદુ ત્યાંથી ત્યાં આગળ અને પછી આગળ જો કોઈને સ્મૂથ્ કર્વને કનેક્ટ કરવામાં રુચિ છે તો પછી સ્પલાઇન ઇન્ટરપોલેશન અથવા સ્પલાઇન કર્વ હંમેશાં ઉપયોગી થાય છે અને તેમાં વિવિધ પ્રકારનાં સ્પ્લાઇન્સ સ્ટાઇલ સ્પલાઇન ઇક્વેશન ડ્રીવન કર્વ હોય છે જ્યાં તમે સમીકરણોને પણ સ્પષ્ટ કરી શકો છો પછી આપણે સ્કેચ ફીલેટ સ્કેચ ચેમ્ફર વિશે શીખી શકીએ આ વસ્તુઓ જ્યારે આપણે સ્મૂથ્ડ સપાટીઓ બનાવવા માંગીએ છીએ ત્યારે આનો ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે ચાલો સ્કેચ ફીલેટ વાપરીએ આ બાજુ ત્યાં એક તીક્ષ્ણ ખૂણો છે હું અહીં પ્રથમ અને બીજાને પસંદ કરવા માંગું છું અને હવે તમે પીળા રંગની જેમ કંઈક જુઓ છો જ્યાં ત્રિજ્યા 10 મીમી પ્રકારની ફીલેટ દર્શાવે છે તેના બદલે જો હું 20 મીમીનો નિર્દેશન કરું છું તો તે 20 મીમી ત્રિજ્યા બતાવે છે તેના બદલે જો હું 5 બતાવી રહ્યો છું તો તે સ્મૂથ્ સપાટી બનાવશે એકવાર તે થઈ જાય તમારે OK બટનને ક્લિક કરવું પડશે પછી જો આપણે તે પાર્ટ ઝૂમ કરીશું તો ત્યાં તીક્ષ્ણ ખૂણો બનશે નહીં તે 5 રેડીઆઈ સાથે પરિમાણ પણ બતાવે છે આપણી પાસે તે ફીલેટ છે એ જ રીતે ચાલો આપણે ચેમ્ફર બટન વાપરીએ અહીં આપણી પાસે એક ચેમ્ફર છે તો ચાલો આ એક અને આ એક પસંદ કરીએ હવે જો તમે જોતા હો તો આ તીક્ષ્ણ ધારને કટ થી કાઢી નાખવામાં આવે છે તે સ્પષ્ટપણે બતાવે છે કે જ્યાંથી આપણી પાસે ચેમ્ફર છે તે આ બિંદુઓ વચ્ચેનું અંતર 10 મીમી અને 10 મીમી છે આ રીતે આપણે ચેમ્ફરિંગ અને ફીલેટનો ઉપયોગ કરીએ છીએ છેલ્લા ક્લાસમાં આપણે પાવર ટ્રીમ વિશે શીખ્યા જો હું પાવર ટ્રીમ વાપરવા માંગું છું જો હું આમ જ કરું છું કે તે તે ઑબ્જેક્ટને દૂર કરે છે જે તે બે ડેટા પોઇન્ટ્સ વચ્ચે છે ઉદાહરણ તરીકે અહીં પ્રથમ ડેટા પોઇન્ટ બીજો ડેટા પોઇન્ટ ત્યાં છે કર્વ ત્યાં છે તેથી જો હું પાવર ટ્રીમનો ઉપયોગ કરું છું તો તે તે ઑબ્જેક્ટને દૂર કરે છે પરંતુ અહીં સ્પલાઇન એ એક સતત કર્વ છે જો કે તે પોઇન્ટ્સ નિર્દેશ કરે છે જ્યાં આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ પરંતુ જ્યારે તમે આ પાવર ટ્રીમનો ઉપયોગ કરો છો ત્યારે તે સંપૂર્ણ ઑબ્જેક્ટને દૂર કરે છે ગમે તે સંપૂર્ણ ઑબ્જેક્ટ તમારી પાસે પોઇન્ટ્સ વચ્ચે છે તે દૂર થશે એ જ રીતે જો કોઈ ઉપવલય બાંધવામાં રુચિ ધરાવે છે તો પહેલા એક ડેટા પોઇન્ટ પસંદ કરવાનો હોય છે બીજો ડેટા પોઇન્ટ પછી જો તમે તેને ફરતે ખસેડશો તો તમે ઉપવલય જોશો પછી જો તમે મુખ્ય અક્ષો નાના અક્ષો આ પ્રકારની વસ્તુઓને એડજસ્ટ કરવા માંગતા હો તો આપણે હંમેશાં લાઇનનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી તે લાઇન ડાયમેન્શનના આધારે આપણે હંમેશાં આ ઉપવલયને સંકોચિં અથવા મોટું કરી શકીએ છીએ હવે ત્યાં ઓફસેટ ભૂમિતિ નામનું કંઈક છે પહેલાનાં ક્લાસોમાં આપણે જોયું છે જ્યારે આપણે સપાટીઓ બાંધતા હોય ત્યારે આપણને ઓફસેટ પ્રકારની સપાટીઓની જરૂર પડી શકે છે તે હેતુ માટે આપણે આ ઓફસેટ એન્ટિટીઝનો ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ કરવા માટે ચાલો આવા આકારના ઑબ્જેક્ટ જેવું કંઇક કંઇક બનાવીએ જે અષ્ટકોણ છે હવે હું આ માટે ઓફસેટ બનાવા માંગું છું તેથી મારે શું કરવાનું છે પહેલા તે બિંદુને પસંદ કરો તે ઑબ્જેક્ટને પસંદ કરો પછી 10 મીમી સાથે ઓફસેટનો ઉપયોગ કરો અથવા કદાચ 20 મીમી આપણે ઓફસેટ બનાવા જઈ રહ્યા છીએ એકવાર આપણે તેના પર ક્લિક કરીએ પછી આપણે OK ક્લિક કરી શકીએ તેથી તેની બહાર તે ઓફસેટ બનાવશે આપણે તેને બદલવા માંગીએ છીએ અંદરથી આપણે તેને ઊલટું બનાવવા માટે હવે ઓફસેટનો ઉપયોગ કરવો છે તો અંદર પણ આપણે તેનું નિર્માણ કરી શકીએ છીએ તેથી હંમેશાં જુદા જુદા વિકલ્પો હોય છે અને આ વિકલ્પોને કાળજીપૂર્વક લેવાના આધારે આપણે આંતરિક બાહ્ય પ્રકારના ઓબ્જેક્ટ બનાવવાની સ્થિતિમાં હોઈશું એક વધુ શક્તિશાળી વસ્તુ છે જેને આપણે આ રેખીય સ્કેચ પેટર્ન કહીએ છીએ ઉદાહરણ તરીકે હું રો અથવા કોલમમાં ઘણા ઓબ્જેક્ટને બનાવવા માંગું છું કંઈક વર્તુળ પછી વર્તુળ પછી વર્તુળ જેવું હું બનાવવા માંગુ છું તેના માટે આપણે આ રેખીય સ્કેચ પેટર્નનો ઉપયોગ કરીએ છીએ ચાલો તેનો ઉપયોગ કરીએ કંઈક વર્તુળ જેવું અને આ ઑબ્જેક્ટનું આપણે પુનરાવર્તન કરવા માંગીએ છીએ તે હેતુ માટે આપણે આ રેખીય સ્કેચ પેટર્નને ક્લિક કરવાનું છે પછી તે પૂછે છે કે ત્યાં કેટલું અંતર છે તેથી ચાલો આપણે 20 મીમી કહીએ તો તે વસ્તુ છે કદાચ 60 મીમી આપણે નિર્દેશિત કરવા માંગીએ છીએ આવા પ્રકારની ઓબ્જેક્ટ આપણને ચારની સંખ્યામાં X દિશામાં રાખવા માંગીએ છીએ પછી તમે જોઈ શકો છો 1 2 3 4 તેવી જ રીતે આપણને બે રો હોય તેવું ગમશે પ્રથમ રો અને બીજી રો વાય અક્ષમાં તે હેતુ માટે અમે કેટલાક 40 મીમીના અંતરની સાથે બે રોનો ઉપયોગ કરી શકીએ છીએ કદાચ માઇનસ 40 મીમીમાં જ્યારે આપણે નિર્માણ કરીએ છીએ કે આપણી પાસે આ પ્રકારની પુનરાવર્તિત પેટર્ન છે તેથી અહીં તે નકારાત્મક નંબર નથી લઈ રહ્યો તેથી આ 0 છે સોલિડવર્ક માટે મહત્તમ કદ ગમે તે હોય હવે આ રીતે લંબચોરસ ગ્રીડ અથવા પોઇન્ટ્સ ને બનાવી શકાય છે ચાલો હવે આપણે એક ગોળીય પ્રકારના પેટર્ન જોઈએ હું આ બધા પોઇન્ટ્સ ભૂંસી નાખવા માંગુ છું તેથી સૌ પ્રથમ મેં તમને ડાબું બટન વાપરવા માટે કહ્યું છે તે હોલ્ડને ક્લિક કરો બધું પસંદ કરો પછી બટન છોડી દો પછી તે પ્રકાશિત થશે પછી તમે Delete દબાવો બધા માટે હા હવે હું એક વધુ પેટર્ન બનાવવા માંગુ છું જેમ કે અષ્ટકોણ હું અહીં એક નાનું નિર્માણ કરવા માંગું છું આ હું એક ગોળીય પેટર્ન માં પુનરાવર્તન કરવા માંગું છું હવે જ્યારે હું ચોક્કસ પરિઘની આજુબાજુની ગોળીય પેટર્ન પર ક્લિક કરું છું ત્યારે આ બધા અષ્ટકોણને મૂકવામાં આવશે કંઈક એવી રીતે કે કે શું હું 4 અથવા 8 અષ્ટકોણ રાખવા માંગું છું તેથી તે સંખ્યાના આધારે જે હું નિર્દેશિત કરું છું તે હું હંમેશા નિર્દેશિત કરી શકું છું કે તે સપાટીને સ્પર્શ કરે છે કે નહીં તે સપાટીથી દૂર હોવું જોઈએ તે પણ શું હું સંપૂર્ણ 360 ડિગ્રી અથવા ફક્ત 270 ડિગ્રી મેળવવા માંગું છું તે પણ જ્યારે હું ક્લોકવાઇઝ દિશામાં 270 ડિગ્રી ક્લિક કરું છું ત્યારે તે ફક્ત 270 ડિગ્રી સુધી બતાવે છે અને OK ક્લિક કરો આ રીત છે જેથી આપણે આકૃતિઓને ગોળ ગોળ ફેરવીએ છીએ ત્યાં બીજી ઘણી વસ્તુઓ પણ છે જેમ કે સ્થળાંતર કરતી એન્ટિટીઝ અને ઘણી વસ્તુઓ ચાલો તે જોઈએ ઉદાહરણ તરીકે મારી પાસે અહીં એક વર્તુળ છે મારી પાસે અહીં બીજું ઉપવલય છે અને હું આને ખસેડવા માંગુ છું હું તેને ખેંચીને અહીં ખસેડવા માંગુ છું જો હું ચોક્કસપણે જાણું છું કે તે ક્યાં સ્થિત છે તો તમારું GUI તમને ઑબ્જેક્ટ્સને ખસેડવા માટે પરવાનગી આપે છે તમારે જે કરવાનું છે તે પહેલા તે ઑબ્જેક્ટ પસંદ કરો ફરીથી એન્ટિટીઝને ખસેડો તે ઑબ્જેક્ટને ક્લિક કરો તમારા જરૂરી સ્થાન પર જાઓ ડ્રેગ કરો અને છોડી દો તે એક એન્ટિટી માટે કરે છે જો બે ત્રણ એન્ટિટીઝ એક સાથે પસંદ ન કરવામાં આવે તો તેમાંથી ફક્ત એક હાઇલાઇટ કરેલા પાર્ટને એક સ્થાનથી બીજા સ્થાને ખસેડવામાં આવશે તેવી જ રીતે તમે તમારી ડ્રોઇંગ શીટ પર થોડું ટેક્સ્ટ લખવા માંગો છો આપણે હંમેશાં કંઈક એવું લખી શકીએ છીએ તેથી તે કમ્પ્યુટર જેવા કદ કંઈક બતાવ્યું આપણે કયા ડાયમેન્શનને પસંદ કરવા જઈ રહ્યા છીએતે કેટલું મોટું હોવું જોઈએ તેના આધારે આપણે આ કમ્પ્યુટર લેટર જોશું તેથી જ્યારે તમે ટાઇપ કરો ત્યારે તે નંબરો બતાવે છે તેના આધારે તમે તેને લખી શકો છો આંતરીક રીતે પણ ઘણા વધુ વિકલ્પો છે જ્યાં તમે તે ટેક્સ્ટને વિવિધ પ્રકારની સ્ટાઇલમાં બદલી શકો છો હવે આપણે 3D ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવા એક્સ્ટ્રુડ પ્રકારના આદેશોનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે શીખીશું બનાવેલા મટીરીયલ ને ભરવું મટીરીયલના પાર્ટને કેવી રીતે દૂર કરવો અને વિવિધ વ્યૂ ને કેવી રીતે જોવા જેમકે ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂતે ઓબ્જેક્ટનો સાઇડ વ્યૂ અને તેના પાર્ટ્સ કેવી રીતે કાપવા એક નવી બાબત જો નવા શીખનારને જો કોઈ ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ સાઇડ વ્યૂ બનાવવામાં રુચિ છે તો તે તૈયાર કરવાનો સૌથી સહેલો રસ્તો છે તેઓ સીધા જ ફ્રન્ટ વ્યૂ પર જઈ શકે છે અને ઉદાહરણ તરીકે હું ફક્ત 2 પરિમાણીય ઑબ્જેક્ટ જેવું કંઈક બનાવવાનું પસંદ કરું છું જો હું ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ સાઇડ વ્યુ જેવું કંઇક બનાવવા માંગું છું તો હું હંમેશાં કરી શકું તે ટોપ વ્યૂ સાઇડ વ્યૂ હું હંમેશા ખસેડી શકું છું જેથી તે ડાયમેંસન સાથે ગોઠવાય લંબરૂપ રીતે હું ત્યાંથી જઈ શકું છું હું ત્યાંથી નિર્માણ કરી શકું છું અને અહીંથી પણ આપણી પાસે એક લાઇન આવે તેવું માનવામાં આવે છે તેથી આ રીત છે જો હું કંઈક પ્રથમ ક્વાડ્રન્ટ પ્રોજેકસનને બનાવવા માંગું છું ડાબી સાઇડ ના વ્યૂમાંથી હું તે જોવાનું પસંદ કરું છું કે તે કેવી દેખાય છે વગેરે તેથી મારે ટોપ પ્લેન જમણા પ્લેન અને ફ્રન્ટ પ્લેન પર કૂદવાનું નથી એક પ્લેન પૂરતું છે જો તમે 2D સ્કેચ બનાવવાની દ્રષ્ટિએ પ્રયાસ કરવા માંગતા હોવ તો આ વસ્તુઓ બનાવવા માટે એક સ્વચાલિત પ્રક્રિયા પણ છે જો કોઈ સીધો જ 3D ઓબ્જેક્ટ બનાવી શકે સૌ પ્રથમ આપણે 3 ડી ઑબ્જેક્ટ કેવી રીતે બનાવવી તે શીખીશું હવે ચાલો આપણે ફ્રન્ટ પ્લેનથી શરૂ કરીએ ફ્રન્ટ પ્લેનથી નોર્મલ કદાચ અહીંથી ત્યાં સુધી કોઈ સીધો સ્લોટ પસંદ કરો આ 2D વસ્તુ છે મારે શું કરવું છે તે સમાન પ્રકારનું મટીરીયલ દરેક સ્તરમાં ઉમેરવું છે બીજી દિશામાં એનો અર્થ એ કે કમ્પ્યુટર પર કાટખૂણે તે કમ્પ્યુટર મોનિટરને નોર્મલી હું ઘણા બધા સ્તરો ભરવા માંગુ છું જેથી એક જાડા પ્રકારની લિંક હું જોઉં શકું તે હેતુ માટે મારે શું કરવું છે તે હંમેશાં પ્રથમ પાર્ટ 2 ડી છે અમે 3D ને બનાવવા માટે તે 2D ને ઘણા સ્તરો પર પુનરાવર્તિત કરવા માંગીએ છીએ પ્રથમ તે સંપૂર્ણ ઑબ્જેક્ટ પસંદ કરો એનો અર્થ એ છે કે તમારી આંગળીને ડાબી બાજુના બટન પર રાખો પછી તેને છોડવા માટે આખી વસ્તુ પસંદ કરો હવે સ્કેચની બાજુમાં ફીચર બટન જેવું કંઈક છે આ છે આ તે સ્કેચ મોડ છે જ્યાં આપણે છીએ ત્યાંથી ફીચર પર જાઓ ફીચર પર ક્લિક કરો પછી તે એક્સ્ટ્રુડેડ બોસ બેઝ રિવોલ્વ બેઝ અને ઘણી વસ્તુઓ જેવું કંઈક બતાવે છે એક્સટ્રુડેડ એટલે મેન્યુફેક્ચરિંગ મિકેનિકલ ટેકનોલોજી એક્સ્ટ્રુડનો અર્થ એ છે કે તમે તે દિશામાં વધુ મટીરીયલ ભરશો તેથી તે એક્સ્ટ્રુડ બોસ પસંદ કરો પછી તે તમને 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ બતાવે છે સમાન બે ડાયમેન્શનીય કોનફીગરેશન એ બતાવેલી લિંક જેવું કંઈક છે હવે અહીં તમારી પાસે ડાયરેક્શનલ સેન્સ એક્સ્ટ્રુશનનું ડાયરેક્શન જેવું કંઇક છે કે જેમ કે તમે તે દિશાની નોર્મલ જવા માગો છો કે તે પ્લેન થી દૂર અને કંઈક એવું છે કે તમે સંદર્ભના પ્લેનથી કેટલું દૂર જવાનું પસંદ કરો છો જ્યારે આપણે તે બનાવી રહ્યા હોઇશું ત્યારે સંદર્ભ પ્લેન વિશે વધુ શીખીશું પરંતુ 2D સ્કેચમાંથી જે કોઈપણ પ્લેન ફ્રન્ટ પ્લેન આપણે પસંદ કર્યું છે તે 10 મીમી ઊંડાઈ અથવા કદાચ ઊંચાઇએ આ મટીરીયલ ને ભરવા માંગીએ છીએ પછી આ OK બટનને ક્લિક કરો પછી તે 3D ઑબ્જેક્ટ બનાવે છે હવે તમે આ 3D ઑબ્જેક્ટને જુદી જુદી રીતે વિઝ્યુઅલાઈઝ કરવા માગો છો તે હેતુ માટે તમે તમારું સ્ક્રોલ બટન ક્લિક કરો ક્લિક કરો અને માઉસને જુદી જુદી દિશામાં ખસેડો બરાબર તેથી હું જે કરી રહ્યો છું તે તે સ્ક્રોલ બટનને ક્લિક કરો તેને પકડી રાખો અને તમારા માઉસને અહીં અને ત્યાં ખસેડો તમને 3 ડાયમેન્શનલ અપીલ મળશે હવે હું આ આખા 3D ઑબ્જેક્ટને ઑર્થોગ્રાફિક વ્યૂમાં વિઝ્યુઅલાઈઝ કરવા માંગુ છું આનો અર્થ એ કે હું આ દિશામાં કલ્પના કરવા માંગું છું આ ઝેડ દિશામાં તે હેતુ માટે ટોચ પર એક બટન છે જો તમે જુઓ કંઈક વ્યૂ ઓરિએન્ટેશન જેવું છે તમારા ઝૂમ બટનોની બાજુમાં મેગ્નિફાઇંગ લેન્સ કટ અને અન્ય વસ્તુઓમાં કંઈક વ્યૂ ઓરિએન્ટેશન જેવું છે તે ક્લિક કરો ત્યાં જુદા જુદા વ્યૂ છે કંઈપણ ક્લિક કરતા નથી પરંતુ ફક્ત તમારું માઉસ તેના પર ખસેડો આ તમને તે વાદળી સપાટીની દિશામાં એક પ્રકારનું વ્યૂ કહે છે ત્યાં એક બ્લોક છે ક્યુબોઇડમાં વાદળી રંગ તે પાર્ટ છે જ્યાં તે પ્રકાશિત થાય છે તમે તે જોવા જઈ રહ્યા છો કે જો તમે તેને ક્લિક કરો છો સમાન ક્યુબોઇડ માટે સમાન વસ્તુ ત્યાં ડાબી બાજુ વાદળી સપાટી છે તેથી જો તમે ક્લિક કરવા જઇ રહ્યા છો તો તમે તે દૃશ્ય જોશો એ જ રીતે જમણી બાજુનો દેખાવ બોટમ વ્યૂ થી તમે કંઈક જોવા જઈ રહ્યા છો ટોપ વ્યૂ તમે કંઈક જોવા જઈ રહ્યા છો તેથી પ્રથમ આ મધ્યને ક્લિક કરો ફ્રન્ટ વ્યૂ તેથી તમારું 3D ઑબ્જેક્ટ તે દિશામાં નમે છે જેથી તમે ફક્ત આ વ્યૂ જોશો હવે હું તે ઇચ્છતો નથી પરંતુ હું આ ખાસ કરીને વ્યૂમાંથી એક જોવા માંગુ છું હવે ઓરિએન્ટેશન જુઓ તેથી આ આખો ઑબ્જેક્ટ તે જમણી દિશામાં ફેરવાય છે જે તે બતાવવામાં આવે છે તે ફેસfaceબાજુ છે એ જ રીતે ડાબી બાજુનો ફેસ ક્લિક કરો હવે તે આખો ઑબ્જેક્ટ તે દિશામાં ફ્લિપ થઈ ગયો છે જેથી તમે તે ડાબી બાજુ જોશો હવે હજી પણ તમે ઓબ્જેક્ટ ફેરવવા માટે તમારા સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી શકો છો જો તમે તેને સ્ક્રોલ કરો છો તો તે મોટું થાય છે ઝૂમ ઇન ઝૂમ આઉટ જેવું કંઈક થાય છે હવે તમે આઇસોમેટ્રિક વ્યૂ જેવું કંઈક કરવા માંગો છો તે જ વસ્તુ માટે તે ક્લિક કરો વાદળી બટન જેવું કંઈક છે ઓર્થોગ્રાફિક વ્યૂ નહીં પરંતુ આઇસોમેટ્રિક જેવું કંઈક છે સાથે કંટ્રોલ વત્તા 7 તેથી જો તમે ક્લિક કરવા જઇ રહ્યા છો તો તે આ રીતે ગોઠવે છે કે તમે આઇસોમેટ્રિક વ્યૂ જોવાનું શરૂ કરો છો જ્યાં 120 ડિગ્રી મુખ્ય અક્ષ પર તમે જોશો તેનો અર્થ એ કે જો હું અહીં અક્ષ જેવા કંઈક દોરવા જાઉં છું તો તે અક્ષ તે અન્ય વસ્તુઓના સંદર્ભમાં 120 ડિગ્રી છે હવે સમાન ઓર્થોગ્રાફિક આઇસોમેટ્રિકમાં આને ક્લિક કરો ત્યાં એક વધુ બટન ડાયમેટ્રિક વ્યૂ છે મેન્યુઅલ ડ્રોઇંગના પહેલાના ક્લાસોમાં આપણે ઇસોમેટ્રિક ડાયમેટ્રિક ટ્રાઇમેટ્રિક વિશે કંઇક શીખ્યા છીએ તો ચાલો ડાયમેટ્રિક ક્લિક કરીએ લાક્ષણિક યુ સિસ્ટમ કે જ્યાં લેથ મશીનો અને અન્ય વસ્તુઓ તે છે જે આપણે પહેલાના ક્લાસોમાં જોઇ છે તમારી પાસે તે વ્યૂ હશે હવે ટ્રાયમેટ્રિક વ્યુ ક્લિક કરો તેથી હવે તે થોડું નમેલું છે હવે ટ્રાઇમેટ્રિક વ્યૂ માટે હું ફ્રન્ટ વ્યૂ જોવા માંગુ છું તે દિશામાં કોઈ ફેરફાર રહેશે નહીં કારણ કે આપણે જે જોવાની કોશિશ કરી રહ્યા છીએ તેના આ ઓર્થોગ્રાફિક વ્યુ છે આઇસોમેટ્રિક પર આપણે જે જોઇ રહ્યા છીએ તે ડાયમેટ્રિક વ્યૂ થી બદલાઇ શકે છે પરંતુ જ્યારે તમે ઓર્થોગ્રાફિક વ્યુ પર જુઓ છો ત્યારે આ માહિતી ભાગ્યે જ બદલાય છે હવે હું તે સપાટી થી નોર્મલ જોવા માંગુ છું પછી તે તે રીતે ફરે છે તેથી એક નોર્મલ આ ફ્રન્ટ ફેસfaceબાજુ છે તેથી ચાલો આપણે કેટલાક અન્ય 3D ઓબ્જેક્ટથી પ્રયાસ કરીએ અથવા કદાચ હું આ કેન્દ્રો દ્વારા છિદ્રો બનાવવા માંગું છું એક છેડે હું એક ગોળીય છિદ્ર બનાવવા માંગુ છું બીજા છેડે હું પોલિગનીય છિદ્ર જેવું કંઈક બનાવવા માંગું છું તો ચાલો પહેલા તેને આઇસોમેટ્રિક વ્યુમાં ગોઠવીએ તેથી હું વર્તુળ જેવું કંઈક કરવા માંગુ છું પોલિગન જેવી કંઈક તે હેતુ માટે મારે શું કરવાનું છે ફ્રન્ટ પ્લેન પીક કરો કારણ કે હું એક છિદ્ર બનાવવા માંગું છું તેનો અર્થ એ કે પહેલા મારે 2 પરિમાણીય સ્કેચ જેવું કંઈક બનાવવું પડશે તે પછી તેમાંથી એક છિદ્ર ડ્રીલ કરીશ તેથી તે હેતુ માટે આપણે પ્લેનને નોર્મલ જઈશું અને ક્યાંક અહીં હું તે વર્તુળનો ઉપયોગ કરવા જઇશ હવે વર્તુળ પર હું એક્સ્ટ્રુડ કટનો ઉપયોગ કરીશ તેથી મેં એક્સ્ટ્રુડ કટ ક્લિક કર્યું હવે તમારા સ્ક્રોલ બટનને ક્લિક કરો તેને તે દિશામાં ખસેડો તે કહે છે કે વર્તુળની દિશામાં ત્યાં કંઈક બહાર નીકળી રહ્યું છે એટલે કે આપણે જે જોવા જઈએ છીએ તે કટની દિશા છે પરંતુ કારણ કે આ વર્તુળ તે ફેસ પર દોરવામાં આવ્યું છે જો હું ત્યાંથી દૂર જઈ રહ્યો છું તો ત્યાં કાઢવા જેવું કંઈ નથી તેથી મારે આ પોઝિશનને ક્લિક કરીને કટની દિશા ઉલટાવી પડશે તમે જુઓ ત્યાં કંઈક દિશા જેવું છે તેથી જો હું ક્લિક કરું છું તો તે કટની દિશા છે જે મને મળશે આ ત્રિ પરિમાણીય ઑબ્જેક્ટ માટે ફરી એક વાર કરીએ તે વર્તુળ માટે એકવાર પસંદ કર્યા પછી હું તે ફિચરમાં ગયો એક્સ્ટ્રુડ બાર નહીં કારણ કે હું મટીરીયલ ભરવા માંગતો નથી હું મટીરીયલ દૂર કરવા માંગુ છો પછી એક્સ્ટ્રુડ કટ પર જાઓ કટ દિશા બતાવે છે કે ઑબ્જેક્ટથી દૂર કાઢવા માટે કંઈ નથી તેથી હું આગળ ગયો દિશા પલટી કાઢી કદાચ ડેપ્થ ઓફ કટ હું તેને 20 એકમો જેવું કંઈક બનાવવા માંગું છું અને પછી OK ક્લિક કરો હવે જો તમે જોઈ રહ્યા હોવ તો તે એક છિદ્રને બનાવે છે બરાબર હવે હું મટીરીયલ બનાવવા અથવા કદાચ ઉમેરવા માંગું છું અહીં મટીરીયલ ઉમેરો કદાચ તે કડીમાંથી પોલિગનીય પ્રિઝમ જેવું કંઈક બહાર આવે તે વસ્તુ છે જેમાં મને રુચિ છે તેથી પ્રથમ આ સ્થાન પર તે માટે એક નોર્મલ બનાવો સ્કેચ પર જાઓ કદાચ આ પોલિગન છે 4 એકમોનો પોલિગન હું ચાર બાજુ માંગુ છું મારે ચોરસ જોઈએ છે ત્યાંથી કેન્દ્રિત હું કેટલાક આર્બિટ્રરી ચોરસનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું હવે મને આ વર્તુળ નથી જોઈતું તેથી હું તે વર્તુળને દૂર કરું છું હવે આ તે ચોરસ છે જે હું એક્સ્ટ્રુડ કરવા માંગું છું તેથી સૌ પ્રથમ મારે હાઇલાઇટ કરવું પડશે હાઇલાઇટ એટલે ડાબી બટન ક્લિક કરો તે હોલ્ડ ઉપર જાઓ અને તેને છોડી દો તેથી બધું પ્રકાશિત થયેલ છે હવે ફિચર પર જાઓ મારે શું કરવું છે મટીરીયલ કરવા માંગું છું તેથી પ્રિઝમ તે ઓબ્જેક્ટ માંથી બહાર આવી શકે છે તેથી એક્સ્ટ્રુડ બોસ હવે હું ક્યાં સુધી જાણવા માંગું છું તેથી આટલો ભાગ અથવા કદાચ લાંબો 30 એકમો હુ ત્યાં જાઉં તે દિશા છે જે હું પસંદ કરું છું ભરવા માટે જો તેવું ન હોય તો હું તેને તે દિશામાં પલટી નાખીશ તે મારા પર છે કે હું કઈ દિશામાં જવા માંગું છું હવે વર્તમાન કેસ માટે હું તે લિંકથી દૂર મટીરીયલ ઉમેરવા માંગું છું તેથી એકવાર મારું કામ પૂરું થઈ જાય પછી OK ક્લિક કરો ઓબ્જેક્ટ બનાવે છે તો ચાલો આપણે તે લીંક જોઈએ હવે હું ચોરસ પ્રકારની લીંક ઇચ્છતો નથી પરંતુ તેનામાંથી પિરામિડની જેમ ટ્રેપેઝોઇડલ પ્રકારનું પ્રિઝમ બહાર આવતું હોય તેવું કંઈક જોઈએ છે તે હેતુ માટે હું આ બાજુનો ઉપયોગ કરવા માંગુ છું તેથી પ્રથમ તેને નોર્મલ અહીં હું બીજું બનાવવા માંગું છું કદાચ હું ગોળીય બનાવવા માંગું છું તેથી વર્તુળ આ તે વર્તુળ છે જે હું રાખવા માંગું છું અને હું મટીરીયલ ભરવા માંગું છું તેથી પ્રથમ મેં તે પસંદ કર્યું છે પછી ફિચર પર જાઓ પ્રથમ ઑબ્જેક્ટને ફેરવો પછી બોસને એક્સ્ટ્રુડ કરો જે બતાવે છે કે કંઈક સિલિન્ડર બનાવી શકાય છે પરંતુ હું ટેપર જેવું કંઈક આપું છું કદાચ 1 ડિગ્રી 10 ડિગ્રી 20 ડિગ્રી તેથી હું કેટલાક 30 ડિગ્રી ટેપર આપવા જઇ રહ્યો છું કદાચ કેટલાક 20 ડિગ્રી ટેપર હું આપવા માંગું છું પછી લંબાઈ હું 30 મીમી આપવા માંગતો નથી પરંતુ 20 મીમી જેવું કંઈક હું આપવા માંગું છું તેથી તે ટેપર્ડ સિલિન્ડર હું જોઈ શકું છું તમે જુઓ છો કે આ રીતે આપણે આ 3D ઓબ્જેક્ટ બનાવીએ છીએ ચાલો હવે આ માટે જુદા જુદા વ્યૂ જોઈએ ઇસોમેટ્રિક આ રીતે ઇસોમેટ્રિક વસ્તુ દેખાય છે ફ્રન્ટ વ્યૂ શું છે તમે તેનો અનુમાન કરી શકો છો જો હું આ આખી ઓબ્જેક્ટ ફ્લિપ કરું તો હું લિંક જેવું કંઈક જોઈશ ત્યાં એક ગોળ છિદ્ર હશે અને ત્યાં તમે શું જુઓ છો મને સમકેન્દ્રીય વર્તુળો દેખાવા જોઈએ તેથી ચાલો જોઈએ કે તમે ત્યાં એક ત્રિ પરિમાણીય જુઓ છો ત્યાં એક વર્તુળ છે અને ત્યાં એક સમકેન્દ્રીય વર્તુળ છે અને લાઇટિંગને લીધે સોલિડવર્કની સંપૂર્ણ શક્તિ આ સ્તરે આવે છે તે ઓબ્જેક્ટ પર કાળજીપૂર્વક પ્રકાશ આપીને તમે હજી પણ એવું અનુભવવાનું શરૂ કરો છો કે ત્યાં ત્રિ પરિમાણીય વસ્તુ જેવું કંઈક છે તે આપણને તે ઓબ્જેક્ટની કલ્પના કરવામાં મદદ કરે છે તો ચાલો આ જોઈએ હવે હું કટ સેકશન ઇચ્છું છું કદાચ આમાંથી પસાર થતો કટ સેકશન અને હું આગળનો પાર્ટ કાઢવા માંગું છું તેથી તે હેતુ માટે હું શું કરીશ સેકશન વ્યૂ જેવું કંઈક છે જુઓ ત્યાં એક લિંક છે જે હેશડ પાર્ટ બતાવે છે તે ક્લિક કરો હવે શું તે સ્લાઈસ છે જે હું કરવા માંગું છું અથવા મારે એંગલ બદલવું પડશે કંઈક આ સેક્શનમાં હોય તેવું તેથી ત્યાં જુદા જુદા પ્લેન છે જે હું તે સેક્શનમાં રાખવા માંગુ છું તેમ છતાં પાછળની બાજુએ તે દૂર કર્યું નથી તમે જોયું જ્યારે તમે આગળનો પાર્ટ દૂર કરી રહ્યા હો ત્યારે તે રીતે સેક્શન વ્યૂ કાર્ય કરે છે મારે તે સેક્શન જોઈએ છે તેઓ ચેક માંથી પસાર થતી કંઈક આડી સ્લાઈસ તેથી ઉપરનો પાર્ટ જે કાઢી નાખવામાં આવ્યો છે હું લીલા રંગને આપવા માંગતો નથીવાદળી રંગ તેથી હું હંમેશાં કેટલાક અન્ય પ્રકારના હેશડ રંગ આપી શકું છું ઉદાહરણ તરીકે હું કેસર રંગ આપવા માંગું છું તેથી આ રીતે હું તેને બનાવી શકું છું ચાલો ક્લિક કરીએ જો હું OK ક્લિક કરું છું તો તે આ સેક્શનમાં સ્થિર થાય છે કદાચ હું આ સેક્શનને ઉપર અને નીચે બનાવવા માંગું છું તે હેતુ માટે મારે શું કરવાનું છે 0 ને બદલે ચાલો 5 મીમી આપીએ તેથી સ્લાઇસ ઉપર ખસેડવામાં આવી છે હવે ચાલો 10 મીમી આપીએ તેથી આ રીતે આપણે સેક્શનલ વ્યૂ જોશું ચાલો હવે માઈનસ 5 મીમી જેવું કંઈક આપીએ તેથી તે નીચે ગયો હવે OK ક્લિક કરો આઇસોમેટ્રિક કોણ સાથેનું સેક્શનલ વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ હવે હું ફક્ત ફ્રન્ટ વ્યૂની જેમ કંઈક જોવા માંગું છું બેકસાઇડ વર્ઝન દેખાશે નહીં તેથી સેક્શન પર જ્યારે આપણે વસ્તુઓ દોરીએ છીએ ત્યારે અમે આ છુપાવેલ પ્રકારની લાઈનો બતાવતા નથી હવે હું તેને ટોચ પરથી જોવા માંગુ છું તે આવું દેખાય છે 2 ડી સ્કેચ તે છે જે આપણે દોર્યું છે કમ્પ્યુટર કક્ષાએ પણ તમે સમાન રીપ્રેઝન્ટેશન જોશો કારણ કે પહેલાના દિવસોમાં કંઈક 50 60 વર્ષ પહેલા લોકોએ 2D ડ્રોઇંગ દ્વારા તેમનું કૌશલ્ય બતાવ્યું હતું પરંતુ આજકાલ આ 3D સોફ્ટવેર અમને તે ઓબ્જેક્ટ ની ડિઝાઇન કરવા માટે કલ્પના કરવામાં મદદ કરે છે કારણ કે કેટલીક ડિઝાઇન ઉદાહરણ તરીકે આ ટેપરિંગ થાય છે કે નહીં કેટલો ટોલરન્સ આપવું જોઈએ તમે કમ્પ્યુટર સ્તર પર આ બધી વસ્તુઓ બનાવી શકો છો તમે એક પાર્ટ બનાવશો તમારો મિત્ર બીજો પાર્ટ બનાવશે પછી તમે જોઈન્ટને ભેગા કરો છો પછી તમે તેને ડ્રોઈંગ તરીકે પસાર કરશો આ પ્રકારની વસ્તુઓ ફક્ત કમ્પ્યુટર દ્વારા જ શક્ય છે અને તમે ડ્રોઇંગનું પુનરાવર્તન કરી શકો છો તમે ઘણી નકલો સેવ કરી શકો છો તમે તેને સેકંડોમાં બનાવી શકો છો બરાબર આગલા ક્લાસમાં આવનાર ક્લાસમાં આપણે ત્રિ પરિમાણીય ડ્રોઈંગ વિશે વધુ શીખીશું